હેલ્લો મિત્રો આજે આપણે કથન કૌશલ્ય વિશે વાત કરવાની છે ક્યારે અને કેવી રીતે કથન કરવું હવે મુદ્દો એ છે કે આપણે જ્યારે કશાક પર વાત કરી રહ્યા હોઈએ તે વિશાળ ક્ષેત્ર હોય અને તમે જો તેના પર ત્રીસ મિનિટ બોલો તો કદાચ આપણે તેને ન્યાય કરી શકીશું નહિ આથી આંપણે તેને આંતરક્રિયાત્મક સત્ર બનાવીશું આપણે એમ કરવાના છીએ કે તમે જેમ વ્યાખ્યાનો સાથે આગળ વધો અને હું જે કંઈ જણાવું તેની સાથે તમે આગળ વધો તેમ મહેરબાની કરીને ડિસ્કશન ફોરમ અને અમે આપેલી સ્લાઈડ્સ જેમાં ઘણી લિન્ક સર્વેક્ષણ પ્રવૃત્તિઓ તેમજ સંદર્ભ સાહિત્ય આપેલ છે તેની નોંધ લો અને જો તમે તેનો ઉપયોગ કરો છો તો કદાચ આપણે આ ખાસ મુદ્દાને ન્યાય આપી શકીશું અગાઉના કિસ્સા મુજબ આપણે જે કરી શકવાના છીએ તેનું આ વિહંગાવલોકન છે પહેલી બાબત એ છે કે આપણે કથન કૌશલ્યમાં કેટલા સારા છીએ તે શોધી કાઢવું તો આ ક્વિઝ છે અને હું તેની લિન્ક આપીશ અને હું અપેક્ષા રાખું છું કે તમે ત્યાં જાઓ અને એક વાર અત્યારે અને કદાચ પાઠ્યક્રમના અંતે એક વાર ફરી તમે ક્યાં છો તે જાણવા માટે તમારી જાતે જ કસોટી આપો હું આપણે કથનનો ચોક્કસાઈથી શો અર્થ કરીએ છીએ તેની સંકલ્પનાનો પરિચય આપીશ આપણા અવાજના કૌશલ્યો શ્રવણથી કથન તરફ જવું તે પ્રયુક્તિપૂર્ણ કથન જૂથ કથન કેટલાક ઉદાહરણો જોઈશું ત્યાર પછી હું જે સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરું છું તે અને તમને રસપ્રદ જણાય તેવા કેટલાક લેખો અને વ્યાખ્યાન નોંધો વ્યાખ્યાનની સ્લાઈડ્સ અને બીજું અનુરૂપ સાહિત્ય આપવામાં આવશે તો આ તમારી ક્વિઝ છે શું તમે સારા વકતા છો તમે આ લિન્ક પર આઠ પ્રશ્નોના જવાબો આપી શકો છો અને પછી આપણે શોધી શકીશું કે તમે ક્યાં આવો છો અને મેં વારંવાર કહયું છે તેમ આ માત્ર સૂચકો છે તે નિશ્ચિત રીતે તમને કશું કહેતા નથી પરંતુ તે ઓછામાં ઓછું તમે ક્યાં છો અને આપણે આ વ્યાખ્યાનોમાં ચર્ચા કરી રહ્યા છીએ તે વિવિધ કૌશલ્યોના સંદર્ભને સૂચિત કરે છે હવે શ્રવણની પ્રસ્તુતતા તે પહેલી બાબત આપણે લેવાના છીએ શ્રવણની પ્રસ્તુતતા વિશે છેલ્લા વિભાગમાં કે જ્યારે આપણે શ્રવણ વિશે જ સમગ્ર ચર્ચા કરેલી ત્યારે જ આપણે ભારપૂર્વક કહેલું પરંતુ ત્યારે જ મેં કેટલાક મુદ્દા જણાવ્યા હતા કે હકીકતે શ્રવણ અને કથનને અલગ પાડી શકાય નહિ આથી આપણે કોઈ પણની સાથે પ્રત્યાયન કરવાનું શરૂ કરતાં પહેલાં આ બાબતોની કાળજી લઈએ છીએ આંખોથી સંપર્ક સ્થાપિત કરવો ખૂબ મહત્ત્વનું છે ખાસ કરીને જ્યારે આપણે પ્રત્યક્ષ સ્તરે પ્રત્યાયનની વાત કરતા હોઈએ અથવા તમે લાંબા અંતરે રહેલી વ્યક્તિ સાથે સ્કાઈપ પર વાત કરી રહ્યા હો અશાબ્દિક અંગચેષ્ટાઓ અને અભિવ્યક્તિ આ દૃશ્ય બાબતો છે જે હોવી જ જોઈએ અને તેનાથી શું થઈ રહ્યું છે તેના વિશે તમે સભાન હોવા જ જોઈએ આપણે જ્યારે આંગિક ભાષા વિશે વાત કરીશું ત્યારે તેના વિશે વિસ્તારપૂર્વક સમજીશું પરંતુ ખાસ કરીને આ અને હવે પછીના વ્યાખ્યાનમાં આપણે આમાંની કેટલીક બાબતો જોઈશું ત્રીજી બાબત છે વિચલિત થવા કે કરવાના વલણને ટાળવું હું ઘણા એવા પ્રસંગો યાદ કરું છું કે જ્યારે હું કોઈની સાથે વાત કરી રહ્યો હોઉં અને તે વ્યક્તિ ત્યારે કદાચ કમ્પ્યૂટર પર કામ કરી રહી હોય અથવા કંઈક વાંચી રહી હોય તે વ્યક્તિ મને સાંભળી રહી હોય તે હકારમાં માથું ધુણાવી રહી હોય તો પણ જ્યાં સુધી મેં આંખોથી પૂરેપૂરી રીતે સંપર્ક સ્થાપિત નથી કર્યો પૂરેપૂરું ધ્યાન નથી આપ્યું ત્યાં સુધી તમે અવગણના થયાનું અનુભવો છો અથવા તમને લાગે છે કે બીજી વ્યક્તિ તમને યોગ્ય રીતે સાંભળી રહી નથી આથી દેખીતી રીતે તમે જ્યારે કોઈને સાંભળી રહ્યા હો ત્યારે તે વ્યક્તિ સાથે પ્રત્યાયન કરવું ખૂબ જ મહત્ત્વનું છે હું પ્રતિભાવો આપું તે પછી કદાચ તમે તે જ ક્ષણે તમારા અશાબ્દિક પ્રત્યાયન આંખોથી સંપર્ક સ્થાપીને પૂરેપૂરું ધ્યાન આપીને પ્રતિભાવ આપો છો તે ખૂબ ખૂબ અર્થસૂચક છે હવે તમને કેટલીક રસપ્રદ બાબતો જણાવવાનું મને ગમશે કોઈને ધ્યાન આપવાના સંદર્ભમાં મને જે અનુભવ થયો તે હકીકત છે કે આપણે બધા બહુવિધ કાર્યોના વિશ્વમાં જીવીએ છીએ જ્યાં આપણે વારંવાર બે બાબતો ત્રણ બાબતો સાથે કરવાનું પસંદ કરીએ છીએ ગાડી ચલાવવી અને મોબાઇલ ફોન પર વાત કરવી કોઈની સાથે વાત કરવી અને કમ્પ્યૂટરમાં જોતા જવું અથવા મોબાઈલ તરફ જોતા જવું અને કોઈની સાથે વાત કરવી આવી બાબતો નિયમિતપણે થતી હોય છે પરંતુ સંશોધનો દર્શાવે છે કે બહુવિધ કાર્યો કરવામાં આપણે ખરેખર નબળા છીએ મૂળભૂત રીતે એવું થાય છે કે જ્યારે આપણે કોઈ બાબત પ્રત્યે આપણું પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ ત્યારે આપણી કાર્યદેખાવ કરવાની ક્ષમતા માહિતીને સુગ્રથિત કરવાની ક્ષમતા યાદ કરવાની અને પૂર્ણ કરવાની ક્ષમતા આપણી પૂરેપૂરું સમજવાની અને પ્રત્યાયન કરવાની ક્ષમતામાં અર્થસૂચક સ્તરે વધારો થાય છે હવે આમ કરવા માટે દેખીતી રીતે જ તમે એક સમયે એક જ કામ કરો તે ખૂબ મહત્ત્વનું છે ઘણા સંશોધનો આપણને જણાવે છે કે આપણે બહુવિધ કાર્યો કરનાર નથી આપણે જ્યારે આવું કરીએ છીએ ત્યારે આપણે બે કાર્યો વચ્ચે પલટાઈએ છીએ બે કાર્યો પર વળીએ છીએ ત્યારે આપણી કાર્યક્ષમતાનું સ્તર અર્થસૂચક રીતે નીચે જાય છે પ્રશ્નો પૂછવા તે ખૂબ જરૂરી છે કારણ કે તમે ખરી માહિતી મેળવી છે કે નહિ તે ચકાસવાની રીત છે પ્રશ્નો પૂછવા તે તમારી રુચિની નિસ્બત દર્શાવે છે જે પ્રસ્તુત છે અને જ્યારે તમે આ બધી બાબતો કરી લીધી છે ત્યારે તમે એક ભૂમિકા ભજવવામાંથી ચાલો કહીએ કે શ્રોતાની ભૂમિકામાંથી વક્તા તરીકેની ભૂમિકામાં સરળ અને સુચારૂ રૂપાંતર કરી શકો છો કારણ કે તમે જાણો છો કે તમે અન્ય વ્યક્તિનું ધ્યાન ખેંચવા કે આકર્ષવા માટે બધું જ કર્યું છે અને હવે તે કે તેણી તમે કથન કરો ત્યારે સાંભળવા માટે તૈયાર છે કારણ કે તે પરસ્પરાવલંબી પ્રક્રિયા છે અને તમે તમારા ભાગની કામગીરી કરી લીધી છે આમ એક રીતે પરોક્ષ રીતે તમે પણ બીજી વ્યક્તિને તમને સાંભળવા માટેનું દબાણ બનાવો છો કારણ કે તે વ્યક્તિ માટે તે જ બાબત તમે કરી ચૂક્યા છો આમ આ ખૂબ ખૂબ મહત્ત્વનું છે અને એક વખત આ બાબત પૂર્ણ થઈ જાય છે ત્યારે આપણે શ્રવણમાંથી કથન તરફ જઈએ છીએ તમે જાણો છો તેમ આપણે સંક્રાંતિની વાત અગાઉ કરેલી જ છે આપણે સંક્રાંતિ કરવી છે અને અહીં કેટલીક બાબતો છે જે તમારે શ્રવણથી કથન તરફ જતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ વાતચીતના નિયંત્રણ માટે શ્રવણ કરો હું એમ કહેવા માંગું છું કે ઘણી વાર આપણે વાત કરવા માટે અધીરા થઈ જઈએ છીએ અને કોઈ હજૂ બોલતા અટક્યું પણ ના હોય આપણે બોલવાનું શરૂ કરી દઈએ છીએ આપણને હંમેશા સમય ઓછો પડે છે આપણે હંમેશા ઉતાવળમાં હોઈએ છીએ આપણને પૂરેપૂરી માહિતીનું શ્રવણ કરવાનો સમય હોતો નથી આ આપણી પરિસ્થિતિ માટે સાચું છે આ આપણા સંજોગો માટે સાચું છે આમ હોવા છતાં કદાચ પૂરેપૂરું શ્રવણ કરવું તે સારો વિચાર છે તેનાથી અર્થસૂચક રીતે મૂંઝવણ ઓછી થાય છે સંજ્ઞાનાત્મક ભારણ ઘટે છે અર્થગ્રહણ વધે છે અને મારો વ્યક્તિગત અનુભવ છે કે હું જે દિવસે આમ કરું છું તે દિવસ અન્ય દિવસો કે જ્યારે હું તેને વ્યવહારમાં નથી મૂકતો તેના કરતાં ઘણા વધારે સંયોજિત સચોટ અર્થગ્રાહ્ય હોય છે આ સંક્રાંતિ આપોઆપ સુચારુ બને છે કારણ કે જ્યારે તમે કથન કરો છો ત્યારે તમે સંપૂર્ણ માહિતી સાથે વધુ અર્થસભર રીતે કથન કરો છો વણમાગી સલાહ આપણે જ્યારે લિંગ વિશે વાત કરીશું ત્યારે આના વિશે વાત કરીશું પરંતુ આ આપણું મનોવલણ છે અને ઘણી વાર ભારતીય સાંસ્કૃતિક સંદર્ભમાં આપણે રમૂજમાં કહીએ છીએ કે જે પળે તમે રોગ કે નાની બીમારીની વાત કરો છો તમે જાણો છો તેમ ચાલો કહીએ કે ૫ 10 30 જુદી જુદી સલાહો મળે છે કે આ સમસ્યા કેવી રીતે હલ કરવી આ લો પેલું લો ઘરગથ્થું ઉપચાર કરો પેલા પ્રકારની દવા લો અને એવું બધું આમ તમે જુઓ છો તેમ સલાહ આપવાનું મનોવલણ ખૂબ ખૂબ સરળ છે અને ઘણી વાર તે જરૂરી નથી હોતી ત્યારે તેનાથી ચીડાઈ જવાય છે અને સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં સારા સંપર્કો સ્થાપવાના સંદર્ભમાં જ્યારે સલાહ આપવી અપેક્ષિત હોય ત્યારેવ્યક્તિએ કાળજી રાખવી જોઈએ અને આ સિવાય અન્ય સમયે આવું કરવું તે સારો વિચાર નથી મારું વ્રુતાંત વિ તમારું વ્રુતાંત જે પળે કોઈ કથન કરે છે અને ટૂચકો કહે છે મને 5 ટૂચકા યાદ આવે છે હવે હું આ વ્યક્તિને મારા 5 ટૂચકા કહેવા માટે અધીરી બનું છું આ વ્રુત્તિ ખૂબ સામાન્ય છે અને ઘણી વાર આપણે અન્ય વ્યક્તિ પ્રત્યે અધીરા થઈ જઈએ છીએ આપણે આપણું વૃતાંત શરૂ કરતાં પહેલાં અન્ય વ્યક્તિને કથન કરતાં અટકવાનો ભાગ્યે જ સમય આપીએ છીએ હવે અહીં બે બાબતો બને છે અન્ય વ્યક્તિ અવગણના અને નારાજગી અનુભવે છે જો કે તે કે તેણી તેને પ્રત્યક્ષ રીતે રજૂ ન પણ કરે અને આ કિસ્સાનું સામાન્ય કારણ એ છે કે તે કે તેણીનો કિસ્સો કહી શકાયો નથી અથવા તમે તેનું યોગ્ય રીતે શ્રવણ કર્યું નથી બીજું કે તે ઈચ્છે છે કે નહિ તમે અન્ય વૃતાંત થોપી રહ્યા છો તેથી એ જાણવું ખૂબ જરૂરી છે કે તમે જે સંદર્ભમાં ટૂચકા કહી રહ્યા છો તે પ્રસ્તુત છે જો તમારો ટૂચકો ખરેખર પ્રસ્તુત હશે તો તે પ્રત્યાયનની પ્રક્રિયામાં સહાયક છે કોઈ એક ઉદાહરણ આપે છે તમે બીજું ઉદાહરણ આપો છો તમે તે વ્યક્તિ સાથે સંમત થાઓ પણ જે સંદર્ભમાં તેનો અર્થ નીકળે છે અન્ય સંદર્ભમાં અર્થ ના પણ નીકળે ઘણી વાર તમે જુઓ છો તેમ જો તમે સારા શ્રોતા છો તો તમે અન્ય વ્યક્તિ તરફ ધ્યાન કેન્દ્ર બદલો છો અને આ રીતે તે તમને સારા વક્તા પણ બનાવે છે તમે અન્ય વ્યક્તિમાં રસ લો છો તો ચોક્કસપણે તમે કથન કરવાનું કહો છો પરંતુ આ પ્રક્રિયામાં તમે અન્ય વિશે ઘણું બધું જાણો છો આપણા વિશેની માહિતી આપવી તે ઘણા ખરા કિસ્સામાં અહમ્ કેન્દ્રી બાબત હોઈ શકે છે આપણે આપણી જાત વિશે બડાઈ મારવા માંગીએ છીએ આપણે આપણી જાતનો દેખાડો કરવા માંગીએ છીએ અથવા ઓછામાં ઓછું આપણે એવું પ્રતિપાદિત કરવા માંગીએ છીએ કે આપણે મહત્ત્વના છીએ આવું ત્યારે થાય છે જ્યારે આપણે આપણી જાત વિશે કથન કરીએ છીએ પરંતુ ઘણા ખરા સંજોગોમાં અન્ય વ્યક્તિ વિશે જાણવું વધુ મહત્ત્વનું છે અને આમ કરવું ખૂબ ખૂબ મહત્ત્વનું છે અને ઘણી વાર તેના તરફ આવા મનોવલણને કારણે અણદેખ્યું કરવામાં આવે છે હવે હુંની ટેવ વિશે વાત કરીએ તો તે હું જે મુદ્દો અત્યારે કહી રહ્યો છું તેની સાથે સંબંધિત છે આપણી જાત વિશે વાત કરવી અને જ્યારે આપણે આવું કરીએ છીએ વાતચીત એકપક્ષીય બની જાય છે અને તે બીજી વ્યક્તિ માટે કંટાળાજનક અને નીરસ બની શકે વારુ હું મારી જાત વિશે વાત કરી શકું જો હું તેને અન્ય વ્યક્તિ સાથે અર્થસૂચક રીતે જોડી શકું તો તે પ્રસ્તુત બને છે

પ્રશ્નો અગાઉની સ્લાઈડ માં આપણે પ્રશ્નો પરની કસોટી લીધેલી પણ આપણે તેને થોડું વિસ્તારથી સમજીએ કેવા પ્રકારના પ્રશ્નો એટલે પ્રશ્નો નિર્દિષ્ટ કરવા પ્રશ્નોની સ્પષ્ટતા કરવી કે જે ખાસ દિશામાં દોરી જાય જે ખાસ વ્યક્તિની તમારા અગાઉના અવલોકન કે ચકાસણી ઉપર આધારિત હોય આમ હવે તમે ચોક્કસાઈથી જાણો છો કે તમે શું અને શા માટે પૂછવાના છો કારણ કે ઘણી વાર ધંધાકીય વાતચીતમાં આપણે આઇસ બ્રેકર થી શરૂઆત કરીએ છીએ તમે તે વ્યક્તિ વિશે જાણો છો આ ચકાસણી કે જ્યાં તમે વ્યક્તિ વિશે જાણો છો તે ખૂબ મહત્ત્વનુ છે કારણ કે માહિતી એક સરખી હોઈ શકે પણ તે માહિતીને તમે ક્યાં મૂકી રહ્યા છો તમે તે માહિતી વિશે કેવી રીતે વાત કરવાના છો તમે તે માહિતી કેવી રીતે જણાવવાના છો તે ખૂબ ખૂબ અગત્યનું બને છે તમે તે માહિતી દ્રષ્ટાન્ત સાથે જણાવી શકો તમે તે મુક્ત જવાબી પ્રશ્ન તરીકે જણાવી શકો અને તમે ભારપૂર્વક જણાવી શકો કે આ માહિતી પ્રસ્તુત છે હવે તે બીજી વ્યક્તિ કેવા પ્રકારની છે તે કે તેણીએ આરંભમાં કેવા પ્રકારના વિધાનો કર્યા છે તેના આધારે તમારા પ્રતિભાવો તે સંદર્ભની ઉચિત દિશામાં હશે અને આ પ્રશ્નમાં આ સંદર્ભમાં ખૂબ પરોક્ષ રીતે ખૂબ નમ્રતાથી પ્રશ્ન પૂછવો અર્થસૂચક બની રહે છે કારણ કે તમને બીજી વ્યક્તિ વિશે જાણવા મળે છે અને આપણે વ્યાવસાયિક જીવન વિશે વાત કરતાં હોઈએ કે અંગત જીવન વિશે આ અર્થસૂચક છે હવે જુઓ તમે મને કહી શકો કે આપણે ચાલો કહીએ કે શ્રવણ અને કથન વિશે આંતરવ્યૈક્તિક સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ આપણે જે સંદર્ભ વિશે વાત કરી રહ્યા છીએ તેને તમે ઉપચારાત્મક કે આધ્યાત્મિક કહી શકો વારુ તેવો કિસ્સો નથી હું તમને જણાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે એ હકીકત છે કે જો ખરેખર તમે નિષ્ઠાપૂર્વક કઈંક કરી રહ્યા છો તો તેમ કરવું આપણને ખૂબ સારા બનાવે છે અને હકીકતમાં આપણને મદદરૂપ થાય છે તો આ રીતે આપણે સંદર્ભની વાત કરી રહ્યા છીએ આપણે અગાઉ શ્રવણ અંગે વાત કરતા હતા જ્યારે આપણે શ્રવણ અને કથન વચ્ચેનો સંબંધ અને તે આપણને કેવી રીતે અસર પહોંચાડે છે પરંતુ અન્ય સંદર્ભો પણ છે અને આ એક છે જે હું ખૂબ ઝડપથી લઈશ તે છે ઔપચારિક જૂથોમાં કથન મારી પાસે કેટલીક વીડિયો ક્લિપ હશે હું તમને યુટ્યુબ વીડિયો અને મારા વ્યક્તિગત વીડિયો જેમાં હું તમને ઔપચારિક સંદર્ભમાં કથન વિશેના ઉદાહરણો દર્શાવીશ હું તમને પઝલ અને ક્વિઝ જેવા કેટલાક પ્રશ્નો પૂછીશ કે જે અલબત્ત આ પાઠ્યક્રમ સાથે સંકલિત હશે અને જ્યારે તમે આમ કરશો તમને સમજાશે કે આ પ્રસ્તુત છે અત્યારે આપણે જે કંઈ કરી રહ્યા છીએ કે જે સંદર્ભ છે ઔપચારિક સંદર્ભ છે કે જેમાં આપણે કથન કરી રહ્યા છીએ જોકે આ ખાસ પાઠ્યક્રમમાં તેના પર વિશેષ ભાર નથી મૂક્યો તેમ છતાં હું તે તમને જણાવીશ આ યુટ્યુબ વિડીયોની લિન્ક સાથે કામ કરીશું અને તેના પર કેટલીક પ્રવૃત્તિઓ કરીશું કે જે જૂથના પ્રકારો ખાસ કરીને જૂથ ચર્ચા સંબંધિત છે હું અહીં જૂથ ચર્ચાને લઉં છું કારણ કે તમારામાંથી કેટલાકે ઔપચારિક જૂથ ચર્ચાનો સામનો કરવો પડશે હકીકતે જૂથમાં કથન કરવું તેમ નહિ પરંતુ ભરતી કે કોઈક પ્રકારના અભ્યાસક્રમમાં પસંદગી માટેના મૂલ્યાંકન માટે આ તે ઔપચારિક સંદર્ભ છે જેના માટે મારી પાસે કેટલાક સૂચનો છે જે હું તમને જણાવીશ

પહેલી બાબત જેના પર હું વારંવાર ભાર મુકું છું તે છે ખૂબ કાળજીપૂર્વક શ્રવણ કરવું આ વખતે વિવેચનાત્મક રીતે ઝડપથી લોકોની ચકાસણી અને મૂલ્યાંકન કરવા સમગ્ર બાબત વિશેના તેમના વલણને યોજનાબદ્ધ કરવા માટે અને પછી તમે આરંભ કરો છો આરંભ પ્રત્યક્ષ હોઈ શકે છે એવો આરંભ પણ હોઈ શકે છે જ્યાં કોઈ હકીકતે શ્વાસ લે છે સંકલ્પનાત્મક આરંભ હોઈ શકે છે આરંભ જુદા જુદા પ્રકારના હોઈ શકે છે જ્યાં કોઈએ એક મુદ્દો કહ્યો છે અને બાબતોની ચકાસણી કરતાં તમને લાગે છે કે હવે તમે અધિક મુદ્દો કહી શકો છો એવો આરંભ જ્યાં તમને જણાય છે કે વ્યક્તિ આવી પહોંચી છે પણ તે તમને માર્ગ આપી રહી નથી તમને રદિયો આપવાનો અવકાશ છે એવો આરંભ કે જ્યાં તમે કોઈના મિત્ર બનવા અને સંપૂર્ણ સંમત થવા ઈચ્છો છો એવો આરંભ કે જ્યાં તમે અગાઉના લોકોએ કહેલા મુદ્દાઓને એકસાથે આત્મસાત્ કરવા માટે વિશ્લેષણ કરો છો તમે આવા પ્રકારનો આરંભ ઈચ્છો છો અને જ્યારે તમને આવો આરંભ મળે છે તમે કથન કરો છો અટકાવ અને વિરામની રાહ જુઓ હું જ્યારે પ્રત્યક્ષ આરંભ એમ કહું છું ત્યારે મેં આ બાબત આવરી લીધી છે પરંતુ જુઓ જ્યારે આ બધી બાબતો કામ ના કરે અશાબ્દિક અંગચેષ્ટાઓનો અર્થસૂચક રીતે ઉપયોગ કરો તમે કથન કરવા ઈચ્છો છો તેવું દર્શાવવા માટે તમારો હાથ ઊંચો કરો જ્યારે તે પણ કામ ના કરે ત્યારે પ્રત્યાયન કરવા માટે તમારી આંગિક ભાષાનો ઉપયોગ કરો અને તે પણ જ્યારે કામ ના કરે ત્યારે જરૂર જણાય તો દબાણપૂર્વક હસ્તક્ષેપ કરો કારણ કે એવું થઈ શકે છે કે દરેક વ્યક્તિ કથન કરવા અને વર્ચસ્વ સ્થાપવા માટેની તક શોધે છે આથી આવા પ્રકારની પરિસ્થિતિમાં તમારે મિત્રો બનાવવા માટે તમારે અશાબ્દિક પ્રત્યાયન અંગચેષ્ટાઓનો ઉપયોગ કરવો પડે છે જે તમે સંમત થાઓ છો કે અસંમત તે સ્પષ્ટ રીતે અને નમ્રતાથી સૂચિત કરે આ કેટલીક એવી બાબતો છે જે આપણે અશાબ્દિક પ્રત્યાયન લઈશું ત્યારે જોઈશું અને મેં કહ્યું હતું તેમ પ્રતિપાદિત કરવું તેને ઉગ્ર ગણવામાં આવે છે અને હું કે છેલ્લો મુદ્દો કહેવા માગું છું કારણ કે તે હું કથન અને શ્રવણ વિશે જે કહેવા માગું છું તેની પ્રાપ્તિ છે જેવો દેશ તેવો વેશ મૂળભૂત રીતે તેનો અર્થ એ છે કે તમે જૂથ ચર્ચા કરો છો જે લોકો એકબીજાને સાંભળતા નથી અને તે એક મચ્છી બજાર જેવું છે જ્યાં દરેક બૂમો પાડે છે જો તમે ત્યાં શાંતિ જાળવો તો તમારે ગુમાવવું પડે છે તમારે સંઘર્ષ કરવો પડે છે લડત આપવી પડે છે અને માત્ર પ્રતિપાદક જ નહિ જરૂર જણાય તો ઉગ્ર પણ બનવું પડે છે તમે એવી જૂથ ચર્ચા કરો છો કે જ્યાં દરેક વ્યક્તિ શાંત છે દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે અને એકાગ્ર થઈને વાત કરે છે તો વારુ તમે પણ તે પ્રમાણે વર્તન કરો આમ તમે જ્યારે ઔપચારિક સંદર્ભોની વાત કરો છો અને આવા પ્રકારના સંદર્ભમાં કથન કરો છો ત્યારે જુદી જુદી ભૂમિકાઓ ભજવો છો આ સંનિષ્ઠ વાર્તાલાપ છે આ વત્તે ઓછે અંશે એવી પરિસ્થિતિ છે જ્યાં તમને તમારી જાતને પૂરવાર કરવાનું કહેવામાં આવે છે અને આ સંદર્ભમાં તમે દાખલા ભૂલી જાઓ છો તમે સમાનુભૂતિ વિશેઅન્ય લોકોને સમજવા વિશે અનુકંપા લાગણીઓ અને સંવેગો અંગેના ઉદાહરણ દૃષ્ટાંતો અને માર્ગદર્શિકા જેની આપણે આ તબક્કા સુધી ચર્ચા કરેલી છે તે ભૂલી જાઓ છો તો તમે ખૂબ જ અલગ પ્રકારે વર્તો છો આથી મને લાગ્યું કે જૂથ ચર્ચા અને વાર્તાલાપના સંદર્ભમાં મારે અલગથી જુદી જ ચર્ચા કરવી જોઈએ હવે પછીના વ્યાખ્યાનો પૈકી એકમાં પ્રા ગિરિ જૂથમાં કથન કરવાના સંદર્ભમાં જુદા જુદા સૈદ્ધાંતિક પરિમાણો વિશે વાત કરશે જે તમારા ઇનપુટ માં વૃદ્ધિ કરશે જોકે તમારે કેટલીક અધિક સામગ્રી જોઈતી હોય તો તમે હું આપું છું તે સાહિત્ય સંદર્ભને હંમેશા ચકાસી શકો છો હવે આપણે લિંગ શ્રવણ અને કથન પર આવીએ હવે હું તમને એ જણાવવા માગું છું કે જે કેટલાક સંશોધનો દ્વારા બહાર આવેલ છે પરંતુ તેની મજાની બાજુ એ હશે કે આપણે તે સાથે મળીને કરીશું હવે તમે જાણો છો તેમ એવો અનુભવ છે કે પુરુષો અને મહિલાઓ સામાજિક રીતે જુદી જુદી રીતે આંતરક્રિયા કરે છે એવો અનુભવ છે કે પુરુષો વધુ ઉગ્ર હોય છે અને દરજ્જા પર કેન્દ્રિત કરે છે અને તે પ્રમાણે બાબતને રજૂ કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે મહિલાઓ સંધાન સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ જ્યારે પુરૂષો અને મહિલાઓ વાત કરતા હોય ત્યારે તે ગેરમાર્ગે દોરી શકે છે કારણ કે એવી શક્યતા રહેલી છે કે ઈરાદાઓનું ખોટું અર્થઘટન થાય છે આપણે તેના વિશે વાત કરીશું મહિલાઓને વારંવાર એવું લાગે છે કે પુરુષો શ્રવણ કરતા નથી કારણ કે પુરુષો જે પળે એવું સાંભળે કે શ્રવણ કરે કે એક મહિલા કોઈ સમસ્યા વિશે વાત કરી રહી છે તેઓ તત્કાલ ઉકેલ આપવાનો પ્રયત્ન કરવા માંડે છે હવે તમે કહેશો કે આ તો બાબતોનું બીબાઢાળ સ્વરૂપ છે પણ કદાચ આમ બને છે હવે ખરેખર આવું બને છે કે કેમ તે પ્રશ્નનો હલ આપણે સાથે મળીને શોધીશું તો તમે જાણો છો તેમ ઘણી વાર મહિલાઓને ઉકેલ જોઈતો હોતો નથી મહિલાઓ કાળજી લેવાય તેમ ઈચ્છે છે મહિલાઓ તમે તે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આપવાનો પ્રયત્ન કરો તેને બદલે તમે તેને કાળજીપૂર્વક સાંભળો તેમ ઈચ્છે છે આમ સમજણ કેળવવી તે જ્યારે આપણે એકબીજાના સંબંધોને સમજવાની વાત કરીએ છીએ અથવા પ્રત્યાયન સપ્રમાણ છે અને જ્યારે આપણે સલાહ આપીએ છીએ તે અપ્રમાણસર બને છે કારણ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર વર્ચસ્વ મેળવવાનો પ્રયાસ કરે છે અથવા અન્ય ઉપર પોતાની ગુરુતાગ્રંથિની ભાવના અનુભવે છે અને વળી લોકો જે જણાવે છે તે ફરી ખોટું અર્થઘટન છે કે મહિલાઓ જ્યારે માફ કરશો એમ કહે છે ત્યારે ખરેખર તેઓ ખરાબ અનુભવતી નથી કે તેમણે કંઈક ખોટું કર્યું છે પરંતુ તેઓ પરિસ્થિતિ વિશે ખરાબ અનુભવે છે આમ આવું પણ ઘણી વાર ખોટું અર્થઘટન થાય છે આથી આપણે જે કરવાના છીએ તે એ છે કે સાથે મળીને શોધવાનો પ્રયાસ કરીશું કે હકીકતે આમ થાય છે કે કેમ આમ આપણે અસાઇન્મેન્ટ તરીકે જે બાબત કરવાના છીએ તેમાં એક ઝડપી સર્વેક્ષણ હશે આપણી પાસે લિંગ સંબંધી કેટલાક પ્રશ્નોનો એક સમૂહ હશે અને તમે બીજા લિંગનું કેવી રીતે પ્રત્યક્ષીકરણ કરો છો તેના આધારે પ્રતિભાવો આપો અને એક સપ્તાહની અંદર આપણને પરિણામ મળી જશે હવે આ શોધ કરવા માટેના પ્રયાસોનો ખૂબ વૈજ્ઞાનિક અને હું કહીશ કે ખૂબ શૈક્ષણિક માર્ગ છે હું કહીશ કે મેં હમણાં જ કહેલા મુદ્દાઓ હકીકતે સાચા છે કે નહિ અને ભારતીય સંદર્ભમાં શું થઈ રહ્યું છે તે શોધી કાઢવાનો ખૂબ વિશ્વસનીય માર્ગ છે આપણે કેટલાક નવા મુદ્દાઓ પણ શોધી કાઢી શકીએ આથી આ વાર્તાલાપ પૂરો થાય તે પળે જ આપણે તે જોવાનો પ્રયાસ કરીશું કે આ ખાસ સંદર્ભમાં આપણે ક્યાં છીએ અવાજ અને અવાજ તથા સ્વર છાયા વિશે સલાહ આ વળી એક મોટું ક્ષેત્ર છે તે એક વિશાળ ક્ષેત્ર છે અવાજની તાલીમ વિશે અને દેખીતી રીતે જ હું હવે પછીની બે થી ત્રણ કે પાંચ મિનિટમાં ના કરી શકું પણ હું તમને લિન્ક આપીશ હું તમને બે એક પુસ્તકોની ભલામણ કરીશ કે જેને તમે આ કરવા માટે અનુસરી શકો હું તમને યુટ્યુબ ની ચોક્કસ લિન્ક આપીશ કે જે તમને તેના વિશેનો ખ્યાલ આપે મારા મનમાં છે કે આપણે એક સર્વેક્ષણ પણ કરી શકીએ કે જે આપણને કહી શકે કારણ કે હું તમને ચોક્કસ ધ્વનિ અને ચોક્કસ કથન તરાહો આપીશ અને આપણે શોધીશું કે ચોક્કસ રીતે શું કહેવામાં આવ્યું છે આમ ફરીથી આપણે આપણી જાતે જ શીખીશું કે જુદી જુદી માહિતી કે જુદા જુદા અર્થો પ્રત્યાયન કરવા માટે અવાજના જુદા જુદા પરિમાણોને કેટલી અર્થસભર રીતે સંચાલિત કરવામાં આવે છે આપણે જ્યારે અવાજની વાત કરીએ છીએ ત્યારે આપણે ચોક્કસાઈથી શેના વિશે વાત કરીએ છીએ તમે મને સાંભળી શકો છો તે સારું છે અને દેખીતી રીતે જ તમે આમ કરી શકો છો તમે જાણો છો કે બિન ભારતીય વ્યક્તિને બદલે એક ભારતીય કથન કરી રહ્યા છે તમારામાંથી કેટલાક મને પૂર્વ ભારતીય પણ ગણે પણ તે મારી સંસ્થાને કારણે છે પરંતુ મારા શબ્દોનું ઉચ્ચારણ જે રીતે હું ચોક્કસ શબ્દો પ્રયોજું છું ચોક્કસ ધ્વનિને બદલે હું અન્ય ધ્વનિનો ઉપયોગ કરું છું તેવું મારી મૂળ ભાષાને કારણે બને છે આમ કેટલીક રીતે તમે વક્તાને ઓળખી કાઢી શકો છો પણ આપણે તેનાથી આગળ વધીએ તો આપણે અન્ય ઘણી બાબતો ઓળખી શકવા સક્ષમ બનીએ છીએ ઉદાહરણ તરીકે સંવેગો આપણે અવાજથી કેવી રીતે ઓળખીએ છીએ કે આ ગુસ્સો છે આ ભય છે આ ઉદાસી છે આ ખુશી છે હવે આ મુક્ત જવાબી પ્રશ્ન છે અને તેનો જવાબ શોધવા અગાઉ મેં કહ્યું હતું તેમ આપણે એક નાનું સર્વેક્ષણ કરીશું આપણે સહયોગી પ્રયત્ન તરીકે તે સાથે મળીને કરવાના છીએ તમે હું અને આપણે ટીમ જે અહીં છે તે સાથે મળીને કામ કરીશું અને આપણે એક સપ્તાહમાં આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું આથી મહેરબાની કરીને આ કરવાનું ભૂલશો નહિ જ્યારે આપણે ચાલો કહીએ કે ઉગ્રતા આધીનતા જુસ્સો ગુરુતાગ્રંથીનો ઊંચો ભાવ જેવા વલણ વિશે વાત કરીએ છીએ ત્યારે તે અવાજ દ્વારા પણ પ્રતિબિંબિત થાય છે જ્યારે આપણે સાથે મળીને કરીશું ત્યારે તે શોધવાનો પ્રયત્ન કરીશું કે વ્યક્તિત્વ કેવી રીતે અભિવ્યક્ત થાય છે આપણે આ સંવેગો અને વલણોને એકંદરે લઈ રહ્યા છીએ વ્યક્તિત્વને સ્થાયી ગણવામાં આવે છે આથી આપણે આવી તરાહનું કેટલીક મુદત સુધી સતત અને વારંવાર પુનરાવર્તન જોઈએ છીએ તે પછી આપણે તેને લક્ષણો ગણીએ છીએ આપણે એક પ્રકારનું માળખું વિકસાવીએ છીએ ખરું કોઈ એક વ્યક્તિ ફરી ફરીને ઉગ્રતાથી કથન કરે છે તેનો અર્થ શું થાય કદાચ મોટો અવાજ ખાસ શબ્દો પર ભાર ઝડપી અન્ય વ્યક્તિને નહિ સાંભળનાર અવાજ ઘણી બધી રીતે પ્રત્યાયન કરી શકે છે પછી તમે જુઓ છો કે આ તરાહ ચાર પાંચ વખત પુનરાવર્તિત થાય છે અથવા તમે તે વ્યક્તિને પાંચ દસ પંદર દિવસની મુદત સુધીમાં જાણો ત્યારે તમે આ તરાહ જુઓ છો હવે તમે કહેવાનું શરૂ કરો છો કે વારુ આ આવા પ્રકારની વ્યક્તિ છે આ વ્યક્તિનું વ્યક્તિત્વ આવા પ્રકારનું છે તો આ અન્ય એક બાબત છે જે આપણે ઓળખી શકીશું મેં તમને કહ્યું હતું તેમ મેં આ બાબત લીધેલી છે અને સંભવતઃ આપણે તે સાથે મળીને કરવાના છીએ હવે મુદ્દો એ છે કે આ કર્યા પછી શું શું આપણે કથન કરવાની આપણી રીત બદલી શકીએ હા આપણે કરી શકીએ તે ખૂબ સરળ છે જો તમે ધીમા અવાજે કથન કરી રહ્યા છો તો પહેલું કામ એ કરો કે મોટેથી કથન કરો તે બહુ મોટી વાત નથી જો તમે ખૂબ ધીમેથી કથન કરી રહ્યા હો તમે ઝડપથી કથન કરી શકો જો તમે ઝડપથી કથન કરી રહ્યા હો તો તમે ધીમા પડી શકો જો તમે આ ત્રણ બાબતો કરી શકો તો સંભવતઃ આપણે અર્થસૂચક ફરક પાડી શકીએ તો અન્ય બાબતો થોડી જટિલ હોઈ શકે છે પણ મેં જે ૩ મુદ્દાઓ કહેવાનો પ્રયાસ કર્યો છે મોટેથી કથન કરવું ધીમેથી કથન કરવું કે ઝડપથી કથન કરવું તે તમે કેવી રીતે કથન કરો છો તેના વિશે કોઈ તમને કેવી રીતે સમજે છે અથવા તમારી કથન કરવાની રીતનું કેવી રીતે પ્રત્યક્ષીકરણ કરે છે એમાં ઘણું અર્થસૂચક પરિવર્તન લાવી શકે છે વિરામ અથવા વિરામનો અભાવ ખાસ શબ્દો પર ભાર જો તમે આવી 5 કે 10 બાબતોની સૂચિ બનાવી શકો તો આપણે જે રીતે કથન કરીએ છીએ તેમાં પરિવર્તન કરી શકીએ અને તેમાં અર્થસૂચક રીતે સુધાર લાવી શકીએ તો હું એક પુસ્તકનું નામ છે જે તમે ગૂગલ પર શોધી શકશો અને તમને જણાશે કે તમે વેબ પર ઘણા સ્થાન શોધી શકશો કે જ્યાં તમને ઘણા બધા સૂચનો આપવામાં આવેલા છે પણ હું તમને જે સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું છું તે એ હકીકત છે કે તમે જે રીતે કથન કરો છો તેમાં પરિવર્તન લાવવાનું ખૂબ સરળ છે જો તમે તેની ટેવ વિકસાવો અને તમે વિકસાવેલી હોય તે રૂઢ થઈ ગઈ હોય તેવી ખરાબ ટેવોને ઓળખી શકો અને તમે જે રીતે કથન કરો છો તેમાં સુધાર લાવવા સતત પ્રયત્ન કરી શકો હા આ શક્ય છે અને હું અહીં જે કહેવા માગતો હતો તે આ જ છે પ્રભાવક અવાજ આનંદિત સંતુલિત હલાવાશપૂર્ણ સ્પષ્ટ અભિવ્યક્તિ કરનાર આ તમારા વિચારવા માટે છે જો તમે સંમત થાઓ છો તો વારુ જો તમે સંમત થતા નથી તો આપણે ટીમ તરીકે એક સાથે કામ કરવું પડશે અને આપણે એ શોધી કાઢવું પડશે કે તમારા અવાજ અનુસાર તમે શેનાથી સારા પ્રત્યાયનકર્તા બની શકો છો ખરું આમ આપણે આયોજન કરેલ 1 2 ક્વિઝ માં મેં તમને કહ્યું હતું તેમ આ મુદ્દાઓ આપણે લઈશું અને આપણે સાથે મળીને તેનો ઉકેલ શોધીશું પરંતુ હાલ પૂરતું તમારે તમારો વિચાર છે અને મેં કરેલા પ્રશ્નોના આ તમારા પ્રતિભાવો છે આપણે તે સાથે મળીને કરીશું તો આપણે અવાજનું પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરીએ છીએ અહીં ફરી કેટલાક ઉદાહરણો છે મેં કહ્યું હતું તે પ્રમાણે હું પાશ્ચાત્ય સંદર્ભમાં અવાજ વિશેની સામગ્રી આપીશ તેના પરથી કેટલાક ઉદાહરણો સમજી શકાશે કેટલાક આપણે ચોકકસાઈથી સમજ્યા છીએ અને બાકીના આવતા સપ્તાહમાં તમારા તરફથી પ્રતિભાવો મળ્યેથી આપણે સમજી શકીશું જો તમે ઝડપી શ્વાસોચ્છવાસનું અનુકરણ કરો છો તો તે યુવાન લાગી શકે છે પુરુષો માટે ખૂબ કલાત્મક મહિલાઓઓ માટે સ્ત્રૈણ અને સુંદર લાગી શકે છે પણ મુદ્દો એ છે કે તમે જુઓ છો તેમ આપણે માત્ર ઝડપી શ્વાસોચ્છવાસની જ વાત નથી કરી રહ્યા ઝડપી શ્વાસોચ્છવાસ વિવિધ પ્રકારના હોઈ શકે છે તે નબળો અવાજ હોઈ શકે છે તે ઉચ્ચ પિચ સાથેનો અવાજ હોઈ શકે છે આમ તમે જુઓ છો તેમ ઝડપી શ્વાસોચ્છવાસનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તેના આધારે તે વિધેયાત્મકતા અભિપ્રેત કરી શકે તે નિષેધાત્મકતા પણ અભિવ્યક્ત કરી શકે હવે આ સંદર્ભોને સંયુક્ત કરવાના છે એમ કરીને પણ ચાલો કહીએ કે તંગ હોવું પુષ્ટ હોવું કે પિચ માં વધારા જેવી વિવિધતા આ શું કરે છે આ કેટલાક સામાન્ય અનુમાનો છે અને વળી આપણે સર્વેક્ષણ પૂર્ણ કર્યા પછી જાણી શકીશું કે વારંવાર કરવામાં આવતા અનુમાનોમાં આપણે ક્યાં રહેલા છીએ આમમેં તમને અગાઉ જણાવ્યા પ્રમાણે આપણે 1 અથવા 2 સર્વેક્ષણ લઈશું મહેરબાની કરીને ત્યાં સુધી રાહ જુઓ અને આ સર્વેક્ષણ દરમિયાન અમે તમારા પ્રતિભાવો લઈશું અને કથન કૌશલ્ય અને કથન કૌશલ્યના જુદા જુદા પરિમાણો વિશે વાત કરતી વખતે આપણે એક ટીમ તરીકે મેં ઉઠાવેલા પ્રશ્નોના ઉત્તરો શોધવાનો પ્રયત્ન કરીશું આથી મિત્રો આપણે અહીં અટકીએ આ મારા કેટલાક સાહિત્ય સંદર્ભ છે અને જ્યારે આપણે વાતચીતના કૌશલ્ય વિશે વાત કરીશું આપણે આમાંના કેટલાક મુદ્દા વિશે વિસ્તારથી સમજીશું અને આપણે અન્ય કેટલીક રસપ્રદ બાબતો સાથે આગળ વધીશું